IP શબ્દની ઉત્પત્તિ અથવા બૌદ્ધિક સંપત્તિ બૌદ્ધિક સંપત્તિમાં બે શબ્દો બૌદ્ધિક અને સંપત્તિનો સમાવેશ થાય છે બૌદ્ધિક ભાગ એ ઉત્પાદના નિર્માણનો સંદર્ભ આપે છે જેમાં પરિણામી ઉત્પાદન બનાવવામાં આવ્યું હતું જે બૌદ્ધિક અથવા સર્જનાત્મક પ્રયત્નો દ્વારા હતું શબ્દસમૂહના ગુણધર્મના ભાગથી અમને નિયમન વિશે કહેવામાં આવે છે કે તે સંપત્તીની જેમ વર્તે છે આ અર્થમાં કે તમને સંપત્તિ સાથે જોડાયેલા હકો હોઈ શકે છે તમારી પાસે વિમુખઅધિકાર હોઈ શકે છે તમને તેનો આનંદ માણવાનો અધિકાર હોઈ શકે છે તમને એક્સક્લુઝિવિટીના અધિકારો હોઈ શકે છે તેથી બૌદ્ધિક સંપત્તિ શબ્દ તાજેતરના મૂળનો રહ્યો છે હવે જો આપણે 1949 માં જ આ શબ્દ જોઈએ તો આપણી પાસે ભારતનું બંધારણ હતું અને ભારતના બંધારણમાં બૌદ્ધિક સંપત્તિના વાક્યનો ઉપયોગ કર્યા વિના વિવિધ પ્રકારના બૌદ્ધિક સંપત્તિ હકો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પેટન્ટ વિશે વાત કરે છે તે કોપિરાઇટ વિશે વાત કરે છે તે ટ્રેડમાર્ક્સ વિશે વાત કરે છે પરંતુ ભારતનું બંધારણ બૌદ્ધિક સંપત્તિ વિશે વાક્ય તરીકે વાત કરતું નથી તેથી આપણે જાણીએ છીએ કે 1949 ની આસપાસ જ્યારે બંધારણ અમલમાં આવ્યું હતું આ શબ્દ લોકપ્રિય વપરાશમાં નહોતો આ શબ્દ વર્લ્ડ બૌદ્ધિક સંપત્તિ સંસ્થા અથવા WIPOની રચનાને કારણે લોકપ્રિય ઉપયોગમાં આવ્યો હતો જ્યારે WIPOની બૌદ્ધિક સંપત્તિની વ્યાખ્યા હતી તે બૌદ્ધિક સંપત્તિને વસ્તુઓ અથવા અધિકારોના સંગ્રહ તરીકે વ્યાખ્યાયિત કરે છે જે વિવિધ પ્રકારની વસ્તુઓ પર પ્રગટ થાય છે જ્યારે અમે પ્રારંભ કર્યો ત્યારે અમે પેટન્ટ ઓફિસ બનાવી અને પેટન્ટ ઓફિસ પણ ટ્રેડમાર્ક ઓફિસ તરીકે કામ કરતી તેથી અમે તેને પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસ તરીકે ઓળખાતા પરંતુ તાજેતરમાં પેટન્ટ ઓફિસને બૌદ્ધિક સંપત્તિ ઓફિસમાં ફરીથી નામ આપવામાં આવ્યું હવે તે એક સત્તાવાર દાખલો છે જ્યાં આપણને બૌદ્ધિક સંપત્તિ શબ્દ વર્તમાન વપરાશમાં આવતો જોવા મળ્યો 1990 ના દાયકામાં બનેલી કાયદાની શાળાઓમાં પણ બૌદ્ધિક સંપત્તિનો અભ્યાસક્રમ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ 2016 માં અમારી પાસે રાષ્ટ્રીય IRP નીતિ હતી અમારી પાસે પહેલીવાર બૌદ્ધિક સંપત્તિ હક અંગે નીતિ હતી તેથી તમે 1949 થી શરૂ કરીને જોઈ શકો છો કે ભારતમાં આ શબ્દનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને કેવી રીતે હવે તેને સામાન્ય ઉપયોગ સાથેની શરતોમાંની એક તરીકે સ્વીકારવામાં આવશે હવે તે શું આવરી લે છે તમામ પ્રકારની વિવિધ પ્રકારની બૌદ્ધિક સંપત્તિ અમે પેટન્ટ્સ કોપીરાઇટ્સ ટ્રેડમાર્ક્સ ભૌગોલિક ઈન્ડિકેશન્સ ડિઝાઇન વિશે પહેલેથી જ વાત કરી હતી શું તેના પર કોઈ સામાન્ય થીમ છે હવે વિદ્વાનો સંમત છે કે મિલકત સુરક્ષા જ્યારે આપણે સંપત્તિના ભાગમાં બૌદ્ધિક સંપત્તિ વિશે વાત કરીએ છીએ ત્યારે સંપત્તિ સંરક્ષણ અમૂર્ત પર પ્રગટ થાય છે હવે કારણ કે તે આ અમૂર્ત પર પ્રગટ કરે છે તેથી તેઓ કહે છે કે સામાન્ય થીમ છે તમારી પાસે અમૂર્તતા છે અને આ અમૂર્ત પર તમારી પાસે એક પ્રકારની મિલકત સુરક્ષા છે તે સામાન્ય થીમ છે જેમ કે કેટલાક વિદ્વાનો બૌદ્ધિક સંપત્તિ વિશે કહે છે હવે અમૂર્તનો અર્થ તે અર્થમાં હોઈ શકે છે તે ચિન્હોનો અર્થ ટ્રેડમાર્ક્સની જેમ હોઈ શકે છે પેટન્ટ કાયદાની વાત આવે ત્યારે તે સંરક્ષણના વિષયની શોધ હોઈ શકે છે અથવા તે માહિતી હોઈ શકે છે સાહિત્યિક કલાત્મક કૃતિઓ અથવા કોઈપણ પ્રકારની માહિતીના સંપર્કના કોપીરાઇટ શાસન દ્વારા સુરક્ષિત છે તેથી જો તમારે બૌદ્ધિક સંપત્તિ માટે એક સામાન્ય થીમ શોધવી હોય તો તે સામાન્ય થીમ એ છે કે તે અમૂર્ત પર મિલકતનું રક્ષણ આપે છે મૂર્ત વસ્તુઓના સંદર્ભમાં હવે અમૂર્તતાને સમજવી પડશે હવે અમૂર્ત અધિકારો અને મૂર્ત વસ્તુઓ કનેક્ટ થઈ છે હમણાં પૂરતું જો તમે કોઈ પુસ્તક જુઓ કે જે લેખક દ્વારા કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલું છે તો લેખકનો અધિકાર તે છે જેને આપણે અમૂર્ત હકોનો સમૂહ કહીએ છીએ જે તેમણે બનાવેલ છે તે બાબતમાં અસ્તિત્વમાં છે જે બૌદ્ધિક વિષયાર્થ છે પુસ્તક શારીરિક પદાર્થ તરીકે પણ પ્રગટ થાય છે છાપેલ પૃષ્ઠોનો સંગ્રહ જે ચોક્કસ ફેશનમાં બંધાયેલ છે તેથી પુસ્તક પોતે જ મૂર્ત વસ્તુ છે અને લેખકના હક છે કે તેણે બૌદ્ધિક કાર્ય બનાવ્યું છે જે પુસ્તકનો અમૂર્ત ભાગ હશે તેથી ઘણા કિસ્સાઓમાં મૂર્ત અને અમૂર્ત ભાગો જોડાયેલા છે ઉદાહરણ તરીકે એક સુથાર જેને ખુરશી બનાવવા માટે સોંપેલ છે હવે સુથારને ખુરશી બનાવવાનું ફરજિયાત છે તેથી તે ખુરશી બનાવવા માટે તેની શારીરિક શ્રમનો ઉપયોગ કરે છે પરંતુ અમુક સમયે ત્યાં એક રચનાત્મક મજૂર પણ છે જે ખુરશીની રચના કરવામાં આવે છે અને તે ભાગોની રચના કરે છે તેમને એકસાથે લાવે છે અને તેને સૌંદર્યલક્ષી આનંદકારક અને કાર્યાત્મક ખુરશી બનાવે છે તેથી તમારામાં જે બધું જાય છે તે તેને તમે જોઈ શકતા નથી કદાચ તે જોઈ શકશે નહીં પરંતુ તેમ છતાં તમે કહી શકો છો કે ત્યાં અમૂર્ત વસ્તુઓ છે જે મૂર્ત આઉટપુટની રચનામાં ગઈ છે જે ખુરશી છે તેથી પુસ્તકના દાખલા પર પાછા આવવું એ પુસ્તકનો લેખિત ભાગ અથવા પુસ્તક લખવાનો ભાગ લેતો સર્જનાત્મક પ્રયાસ કોપીરાઇટ દ્વારા સુરક્ષિત છે જ્યારે પુસ્તકની ભૌતિક સંપત્તિ પોતે જ પૃષ્ઠો કહે છે છાપવામાં વપરાતી શાહી કવર અને બુકમાર્ક એ બધી ભૌતિક ચીજો છે જે કોપીરાઇટ શાસન દ્વારા સુરક્ષિત નથી કોપીરાઇટ શાસન સાહિત્યિક કાર્ય અથવા કલાત્મક કાર્ય અથવા રચનાત્મક કાર્યમાં અમૂર્ત અધિકારને સુરક્ષિત કરે છે તેથી આ શાસન શું કરે છે આ શાસન કાર્ય કરે છે આ શાસન અમૂર્ત વસ્તુઓની સાથે કાર્ય કરે છે અને તે પછી જ બૌદ્ધિક સંપત્તિ હકોનો અર્થ થાય છે તેથી બૌદ્ધિક સંપત્તિ હકોને સમજવા માટે આપણે અમૂર્ત હક્કોના સમૂહ તરીકે બૌદ્ધિક સંપત્તિ અધિકારો તરફ ધ્યાન આપવું પડશે જે વાસ્તવિક વિશ્વના ભૌતિક મૂર્ત સામાન પર પ્રદર્શિત થાય છે હવે અમૂર્ત અમૂર્ત અધિકારોના વાક્ય દ્વારા આપણે એવા અધિકારોનો ઉલ્લેખ કરીએ છીએ જેનો સ્પર્શ અને અનુભૂતિ કરી શકાતી નથી તે હકીકતમાં જે આપણે અનુભવી શકતા નથી તેથી ઉદાહરણ તરીકે જો હું તમને કહું છું કે ત્યાં એક દવા છે એક ટેબ્લેટ તો પછી તમે ટેબ્લેટને જોઈ શકો છો કે ટેબ્લેટ તેને કચડી નાખે છે તેને પાવડર બનાવે છે અને તે કંઈક છે જે અનુભવી શકાય છે જો હું તમને કહું છું કે ટેબ્લેટ પેટન્ટ દ્વારા આવરી લેવામાં આવે છે તે ઉત્પાદન પેટન્ટ દ્વારા આવરી લેવામાં આવે છે જેનું તમે વિશ્લેષણ કરી શકતા નથી ત્યાં સુધી તમે જાઓ અને પેટન્ટ નંબર જોશો નહીં અને હું તમને કંઈક બીજું નિર્દેશ કરું છું જ્યાં તમને આવરી લેવામાં આવેલ અધિકારના પ્રકાર વિશેની માહિતી મળે છે તેથી અમે હંમેશાં અમૂર્ત વસ્તુઓ અને મૂર્ત ચીજોને એવી રીતે સમજીએ છીએ કે અમૂર્ત અધિકારો મૂર્ત વસ્તુઓ પર પ્રગટ થાય તેથી કોપીરાઇટથી અમુક ચોક્કસ વસ્તુઓનો એકમાત્ર અધિકાર પ્રાપ્ત થશે હમણાં પૂરતું જો તમારી પાસે કોપીરાઇટ છે તો તમારી પાસે હવે વધુ કોપી બનાવવાનો અધિકાર છે કે જે કોપીરાઇટ શું છે તેનું સરળ વર્ણન છે તેથી જો તમને વધુ નકલો બનાવવાનો અધિકાર છે તો અન્ય કોઈ વ્યક્તિ જે આ કરે છે તમારી મંજૂરી વિના અથવા તમારી સંમતિ વિના તમારી પુસ્તકની વધુ નકલો બનાવે છે તેવું કહેવામાં આવે છે કે તે વ્યક્તિ તમારા હકનું ઉલ્લંઘન કરી રહ્યો છે તો ચાલો પુસ્તકની સાદ્રશ્ય પર પાછા આવીએ જો ત્યાં કોઈ પુસ્તક છે જે કોપીરાઇટ કરેલું પુસ્તક છે પુસ્તકની ભૌતિક મિલકત પૃષ્ઠો શાહીમાં કવરમાં ગમ અથવા ગુંદર ચીકણું કે જે તેને બાંધવા માટે વપરાય છે અને બુકમાર્કમાં પ્રગટ થાય છે પુસ્તક એક છે શારીરિક સંપત્તિ તે વ્યક્તિને સંપૂર્ણપણે સ્થાનાંતરિત કરવામાં આવે છે જે તેને વેચવાના સમયે પ્રાપ્ત કરે છે ત્યાં એક સંપૂર્ણ ટ્રાન્સફર છે તેથી તમે પુસ્તક માટે પૈસા ચૂકવો છો તમે આ ભૌતિક સંપત્તિ પુસ્તક તમારી સાથે સંપૂર્ણ રૂપે ખરીદ્યું છે હવે તમે પુસ્તક સાથે ગમે તે કરી શકો છો જો તમને પુસ્તક ગમતું નથી તો તમે તેને દૂર રાખી શકો છો જો તમે તેને પ્રદર્શનના માર્ગ તરીકે બતાવવા માંગતા હોવ તો તમે તેને બાળી શકો છો તમે તેના કટકા કરી શકો છો તમે તેને કાપી શકો છો જ્યારે તમે પુસ્તકના ભૌતિક પાસાઓની વાત કરી શકો ત્યારે તમે જે કંઈ પણ કરી શકો તે કરી શકો છો તમે પુસ્તકને તમારા ઓશીકું નીચે રાખી શકો છો અને તે બરાબર સરસ રીતે વાંચી શકતા નથી પરંતુ જ્યારે પુસ્તકના બૌદ્ધિક ભાગની વાત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે સામગ્રી કે જે પ્રકરણના એકમાં છે ત્યાં બૌદ્ધિક સંપત્તિ અધિકાર શાસન દ્વારા તમારા પર મૂકાયેલી મર્યાદાઓ છે જે તમે તે સામગ્રી સાથે શું કરી શકો છો તમે પ્રકરણનો ફોટોગ્રાફ લઈ શકતા નથી અને ઇન્ટરનેટ પર પોસ્ટ કરી શકતા નથી તમે પ્રકરણની બહુવિધ નકલો બનાવી શકતા નથી અને તેને કિંમતે વેચી શકતા નથી તમારી પાસે આ રીતે કોઈ પુસ્તકનું લાઇવ સ્ટ્રીમિંગ હોઈ શકતું નથી કે કોઈક જેની પાસે તમારી લાઇવ સ્ટ્રીમિંગની YouTube એક્સેસ છે તે યુ ટ્યુબ પર કહે છે અને તમે તેમને ફક્ત તમારા કમ્પ્યુટર દ્વારા પુસ્તક વાંચવા દે છે અને સંપૂર્ણ વાંચવા માટે પૃષ્ઠોને ફ્લિપ કરી રહ્યાં છે પુસ્તક આ બધા પ્રતિબંધો છે જે કોપીરાઇટનો માલિક તે વ્યક્તિ પર લાદી શકે છે જેમણે પુસ્તક ખરીદ્યું છે તેથી આ કાર્યનો અમૂર્ત ભાગ જે પુસ્તક છે તે બૌદ્ધિક સંપત્તિના માલિકને હકની મંજૂરી આપે છે આ કિસ્સામાં કોપિરાઇટ માલિક વધુ ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની મંજૂરી આપે છે અને જ્યારે શારીરિક સંપત્તિની વાત આવે છે ત્યારે અમે આગળના ઉપયોગ પરના તે નિયંત્રણો શોધી શકતા નથી તેથી અમે બૌદ્ધિક સંપત્તિ અધિકારોને સર્જનાત્મક સામગ્રીમાં વિશિષ્ટ અધિકારો તરીકે સમજીએ છીએ પછી ભૌતિક ઉત્પાદનમાં પ્રગટ થાય છે હવે આપણે લેખિત કામના દાખલા માટે કુકબુકના દાખલાને જોઈ શકીએ છીએ હવે કેટલાક લોકોને તે પ્રતિકૂળ લાગે છે કે કુકબુકમાં કોપીરાઇટ દ્વારા અટકાવાયેલી વસ્તુ રેસીપીની ઘણી નકલો બનાવી રહી છે તમે રેસીપીની નકલો બનાવી શકતા નથી અને તમે તેને લોકો સાથે શેર કરી શકતા નથી પરંતુ કંઇપણ વ્યક્તિને રેસીપીની આયાત સમજવામાં અને અંતિમ ઉત્પાદન બનાવવાનું રોકે છે જે ખોરાક પોતે જ રેસીપી છે તેથી કેટલાક લોકોને આ અર્થમાં પ્રતિકૂળ હોવાનું જણાયું છે કે બૌદ્ધિક સંપત્તિ લોકોને ફક્ત કામની નકલો બનાવતા અટકાવે છે તે ખરેખર તેમને વાસ્તવિક કાર્ય કરવાથી અટકાવતું નથી જે કોઈ ખાદ્ય વસ્તુની રેસીપી બનાવે છે હવે કેટલીક મર્યાદાઓ છે જે બૌદ્ધિક સંપત્તિ હક દ્વારા ઉભી કરવામાં આવી છે જેમકે આપણે કહ્યું છે કે આ વપરાશકર્તાના અધિકારો છે અને તે અધિકારો પર ચોક્કસ પ્રતિબંધો છે હવે સામાન્ય રીતે બૌદ્ધિક સંપત્તિનો અધિકાર ઉત્પાદન બનાવવા ઉપયોગ વેચાણ માર્કેટિંગ ઉત્પાદન આયાત કરવા અથવા પ્રક્રિયાઓમાં સામેલ કિસ્સામાં તે પણ આવરી લેશે તે અંગેનો અધિકાર આપશે આનાથી કંઈપણ બૌદ્ધિક સંપત્તિના અધિકારના વિષયના પૂર્વાવલોકન નથી હવે આ આપણે ખાસ કરીને પેટન્ટના સંદર્ભમાં આ અધિકારોનો ઉલ્લેખ કરી રહ્યા છીએ હવે પેટન્ટ અધિકારના આ તમામ સેટ પ્રદાન કરે છે હવે અધિકાર જ જુદી જુદી રીતે બનાવવામાં આવી છે તે થાપણ દ્વારા હોઈ શકે છે તે નોંધણી દ્વારા હોઈ શકે છે તે ચોક્કસ ખ્યાલો દ્વારા હોઈ શકે છે જેને કાયદા દ્વારા તમારે સાબિત કરવાની જરૂર છે દાખલા તરીકે કોપીરાઇટના કિસ્સામાં તમારે મૌલિકતા સાબિત કરવાની જરૂર છે પેટન્ટના કિસ્સામાં તમારે સંશોધનાત્મક પગલું બતાવવાની જરૂર છે તેથી બૌદ્ધિક સંપત્તિ હકો દ્વારા આપવામાં આવેલા અધિકારો પરના આ કેટલાક પ્રતિબંધો છે અમે આ વિશિષ્ટ લેક્ચરમાં વધુ વિગતવાર જોઈશું હવે અમે જોયું કે બૌદ્ધિક સંપત્તિની વિશિષ્ટ સુવિધા એ છે કે તે અમૂર્ત પર મિલકતનું રક્ષણ આપે છે અને સ્વયં દ્વારા પૂર્વાધિકાર બનાવેલ અમને ઉત્પાદનની ઘણી નકલો બનાવવાની રીત પ્રદાન કરે છે હમણાં પૂરતું જો તે કોઈ લેખક દ્વારા લખાયેલું પુસ્તક છે કે હકીકત એ છે કે લેખકે પુસ્તક લખ્યું છે તે લેખકને તેની ઘણી નકલો બનાવવાની મંજૂરી આપે છે જો તે ફાર્માસ્યુટિકલ ડ્રગ છે તે હકીકત એ છે કે કંપની દવાના પ્રથમ આવૃત્તિ સાથે આવે છે તેને બહુવિધ નકલો બનાવવા અથવા તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન અથવા નકલ કરવાની મંજૂરી આપે છે જો તે કોપીરાઇટ થયેલ સોફ્ટવેર પ્રોગ્રામ છે જે વિન્ડોઝ 10 કહે છે તો તે માઇક્રોસોફ્ટોને તેની ઘણી નકલો બનાવવા દે છે તેથી બહુવિધ નકલો બનાવવાની ક્ષમતા બૌદ્ધિક સંપત્તિના યોગ્ય માલિકને વ્યાપારીકરણ કરવાની અને બૌદ્ધિક સંપત્તિ દ્વારા આવરી લેવામાં આવતી વિષયના શોષણની મંજૂરી આપે છે અને આ તે પણ છે કે તે એક વરદાન જેવું લાગે છે પરંતુ તે એવી પણ વસ્તુ છે જે માલિકને નુકસાનકારક છે આ હકીકત એ છે કે તેની મિલકતની નકલ અને સમૂહમાં નકલ કરી શકાય છે અને નકલ કરી શકાય છે અને માસની સંખ્યામાં ડુપ્લિકેટ કરી શકાય છે તે પોતે ઉલ્લંઘન માટે સંભવિત જોખમ છે આ હકીકત એ છે કે અન્ય લોકો કે જેની સંમતિ નથી તે પુસ્તકની નકલ કરી શકે છે અથવા કોઈ શોધ જેને આપણે ઉલ્લંઘન કહીએ છીએ તે જ પરિણમે છે તેથી બૌદ્ધિક સંપત્તિ અધિકારોમાં છે એક અમલીકરણ શાસન જે વ્યક્તિના બૌદ્ધિક સંપત્તિ અધિકારોનો ઉપયોગ કરવાથી અન્ય લોકોને સુરક્ષિત કરે છે તેથી બૌદ્ધિક સંપત્તિ અધિકારો અમે તેમને અમૂર્તમાં અમૂર્ત સંપત્તિના અધિકાર તરીકે સમજીએ છીએ અને જો તમને તે શબ્દનો ઉપયોગ કરવો હોય તો સામૂહિક નકલ અથવા ઔદ્યોગિક ઉત્પાદન માટે સક્ષમ એવા અમૂર્ત